નમસ્તે સિકયોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ પ્રદર્શનમાં આપનું સ્વાગત છે પહેલાનાં નિદર્શનમાં આપણે જે જોયું તે હતું કે આપણે કમ્યુનિકેશન માટે 2 પ્રક્રિયાઓ વચ્ચે વહેંચેલી કૅશ મેમરીનો ઉપયોગ કર્યો હતો અમે બતાવ્યું હતું કે પ્રેષક અને રીસીવર ખરેખર શેર કરેલી કેશ મેમરી દ્વારા સંદેશાઓની આપ લે કરી શકે છે અનિવાર્યપણે મેમરી સ્થાનને નિર્દિષ્ટ કરવા માટે લોડ ઇન્સ્ટોલ ઓપરેશન કૅશ મેમરીમાં વિરોધાભાસ પેદા કરી શકે છે પરિણામે એક્ઝેક્યુશન સમયમાં વિવિધતા હોઈ શકે છે એક્ઝેક્યુશન ટાઇમમાં આ વિવિધતાનો ઉપયોગ એક પ્રક્રિયાથી બીજી પ્રક્રિયામાં માહિતીને સ્થાનાંતરિત કરવા માટે કરવામાં આવ્યો હતો આ વિડિઓમાં આપણે તેને એક પગલું આગળ લઈ જઈશું ક્રિપ્ટોગ્રાફિક સાઇફરને તોડવા માટે cache memories નો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અમે બતાવીશું આપણે એઇએસ જેવા સાઇફર પર નિદર્શન કરીશું કે કેવી રીતે સિક્રેટ કી ના થોડા બિટ્સ સાઇફરથી પ્રાપ્ત કરી શકાય છે જે હુમલો શક્ય બનાવે છે તો હુમલામાં જતા પહેલા આપણે ખરેખર એઇએસ પર ટૂંકું પરિચય લઈશું અને બરાબર શું થાય છે તે જોઈશું તેથી પરિચય ફક્ત આ ચોક્કસ હુમલોને સમજવા માટે પૂરતું છે આપણે જાણીએ છીએ કે એઇએસ એ સપ્રમાણ કી સાઇફર છે તે એક સૌથી લોકપ્રિય સપ્રમાણ કી સાઇફર્સ છે અને તે વિવિધ એપ્લિકેશનમાં લાગુ પડે છે એઇએસ બ્લોક ડાયાગ્રામ તરીકે ખરેખર કંઈક આના જેવું દેખાય છે તે ઇનપુટ લે છે જે સાદો ટેક્સ્ટ છે અને તે તમને સાઇફર ટેક્સ્ટ C આપે છે હવે સાદા ટેક્સ્ટ આવશ્યકપણે આ એઇએસ ઓપરેશન દ્વારા સંચાલિત થાય છે તેમાં એક સિક્રેટ કી પણ શામેલ છે અને તેથી એઇએસ ના આઉટપુટ તરીકે પ્રાપ્ત થયેલ સાઇફર ટેક્સ્ટ અહીંના આ સાદા લખાણનું ફંકશન છે અને સિક્રેટ કી હવે આપણે બીજા વિડિઓ લેક્ચર્સમાં જોયું છે કે કોઈ હુમલાખોર ખરેખર સાદા લખાણ ને અનુરૂપ સાઇફર ટેક્સ્ટ જાણે છે અને તે અમલીકરણ ને પણ જાણી શકે છે જેનો ઉપયોગ એઇએસ માં થાય છે જે ગુપ્ત રાખવામાં આવે છે તે આ કી છે હવે લાક્ષણિક એઇએસ અલ્ગોરિધમમાં 128 બિટ્સનો કી સાઇફર છે જેનો અર્થ છે કે ત્યાં 2 128 સંભવિત કી વિચારો છે આવા મજબૂત સાઇફરને તોડવા માટે કમ્પ્યુટિંગ પાવરની ઘણી સદીઓની જરૂર પડશે કમ્પ્યુટિંગ પાવરની માત્રા જે આ દિવસોમાં ઉપલબ્ધ છે તે ખરેખર આવા સાઇફરને તોડી શકે છે લોકો હવે જે દર્શાવે છે તે એ છે કે જો કોઈ હુમલાખોર ખરેખર સાદા ટેક્સ્ટને પસંદ કરવામાં અથવા એઇએસ દ્વારા એન્ક્રિપ્ટ થયેલ સાદા ટેક્સ્ટને મોનિટર કરવામાં સક્ષમ છે અને એઇએસના એક્ઝેક્યુશન સમયનું નિરીક્ષણ પણ કરી શકે છે તો 2 128 ની આ વિશાળ ગતિ તદ્દન તીવ્ર રીતે ઘટાડી શકાય છે હુમલાખોરને જે ફાયદો થશે તે આ એઈએસ ના અમલીકરણની સમય વર્તણૂક છે હવે શું થશે તે સમજવા માટે આપણે એઇએસ ના અમલીકરણ પર એક નજર નાખવી પડશે અને એઇએસ અલ્ગોરિધમ વિશે વધુ વિગતવાર જોઈએ તો પ્રથમ સાદા લખાણ જે 128 બિટ્સનો પણ છે તેને 16 બાઇટ્સ P0 થી P15 માં વહેંચવામાં આવશે એકવાર આ બાઇટ્સ સાઇફરમાં જાય અથવા અમલીકરણ દરમિયાન આ બાઇટ્સ સિક્રેટ કીના 16 બાઇટ્સ સાથે XOR મેળવે છે તો આપણી પાસે અહીં K15 હશે જે ગુપ્ત કીની 15 મી બાઇટ છે અને તે જ રીતે આપણી પાસે K1 K0 વગેરે હશે હવે સાઇફરમાં આગળની કામગીરી લુકઅપ ટેબલ છે આ અમલીકરણમાં આગળની કામગીરીમાં ચોક્કસ લુકઅપ ટેબલની મેમરી એક્સેસ છે આ લુકઅપ કોષ્ટકને T ટેબલ તરીકે ઓળખવામાં આવે છે અને તે આવશ્યકપણે 256 તત્વોના પૂર્ણાંક એરે તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તેનું કદ 1024 બાઇટ્સ હોવું જોઈએ તો આપણી પાસે આની જેમ અહીં એક ટેબલ છે આ તે બધા વિશે છે જેને આ cache ટાઇમિંગ એટેક સમજવાની જરૂર છે આ વિશિષ્ટ અમલીકરણ જેનો આપણે આ પ્રદર્શનમાં ઉપયોગ કરીશું તે ખરેખર 5 T કોષ્ટકો T0 થી T4 નો ઉપયોગ કરે છે આ 5 કોષ્ટકોમાંથી પ્રથમ 4 આપણા માટે મહત્વપૂર્ણ છે તેથી આ 4 કોષ્ટકો T0 થી T3 છે કોષ્ટકોની પ્રથમ accesses નીચે મુજબ છે તો આપણી પાસે 16 બાઇટ્સ P0 થી P5 અને કી ના 16 બાઇટ્સ છે જે તેમના સંબંધિત સાદા ટેક્સ્ટ બાઇટ્સ સાથે XOR કરેલ છે અને પછી ટેબલ એક્સેસ છે જે નીચે મુજબ કરવામાં આવે છે તેથી આપણી પાસે T0 છે જે K0 અને P0 સાથે XOR મેળવે છે પછી સમાન રીતે આપણી પાસે T1 છે જે K1 સાથે P1 XOR છે તેથી અહીં જે થઈ રહ્યું છે તે છે કે આપણી પાસે આ XOR ઓપરેશન છે જે આપણે આકૃતિમાં બતાવી છે અને પછી આ XOR ના પરિણામના આધારે P0 XOR K0 દ્વારા ઉલ્લેખિત અનુક્રમણિકામાં આ કોષ્ટકમાં એક લુકઅપ છે એ જ રીતે ત્યાં ટેબલ T2 છે જેનું કાર્ય થાય છે જે સ્થાન P2 XOR K2 અને T3 પર જોવામાં આવે છે જે સ્થાન P3 XOR K3 પર એક્સેસ થયેલ છે હવે આપણા માટે મહત્વપૂર્ણ છે સાદા ટેક્સ્ટ P4 થી P7 દ્વારા કોષ્ટકોની આગળની 4 એક્સેસ આ K4 સ્થાનો T0 P4 સાથે XOR કરવામાં આવે છે T1 K5 સાથે P5 XOR ને એક્સેસ કરે છે T2 P6 XOR K6 ને એક્સેસ કરે છે તો ચાલો આપણે આ ટેબલ લુકઅપ્સને cache દ્રષ્ટિકોણથી જોઈએ તો શરૂઆતમાં ચાલો આપણે ફક્ત આ T0 ટેબલ એક્સેસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આ 2 ટેબલ એક્સેસ છે તેથી શરૂઆતમાં આપણી પાસે આ પ્રોસેસર છે અને જેમ આપણે જાણીએ છીએ કે ત્યાં એક cache મેમરી છે જે તાજેતરમાં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ડેટાને cache કરે છે અને પછી અમારી પાસે ડેટાની વિશાળ લોઅર cahe મેમરી છે તો આ cache મેમરી છે તેથી આ કોષ્ટકો T0 થી T3 એ DRAM માં ઉપલબ્ધ અમલના પ્રારંભમાં છે તેથી હવે P0 XOR K0 અને P4 XOR K4 સ્થાનો પર આ કોષ્ટકોની અક્ષને ધ્યાનમાં લો તેથી આ અનુક્રમણિકા T0 XOR K0 પર આધારિત પ્રથમ એક્સેસ દરમિયાન આ કોષ્ટકનો કેટલોક ભાગ cache મેમરીમાં લોડ થયેલ છે હવે ઇન્ડેક્સ P4 XOR K4 માં સમાન ટેબલની બીજી એક્સેસ દરમિયાન ત્યાં 2 વસ્તુઓ છે જે થઈ શકે છે કાં તો તમે cache હિટ મેળવી શકો છો જેનો અર્થ એ કે આ અનુક્રમણિકા T4 XOR K4 નજીકમાં છે અથવા અનુક્રમણિકા P0 XOR K0 પર બંધ છે આવા કિસ્સામાં પ્રોસેસર ખરેખર ટેબલના તે ભાગોને અનુરૂપ સંબંધિત માહિતી શોધી શકશે અને તેથી તેને ખરેખર DRAM અથવા નીચલા સ્તરની cache મેમરી જેવી નીચલી મેમરી પર જવાની જરૂર રહેશે નહીં તો આપણે જે કહી રહ્યા છીએ તે છે કે જો આપણે તેને વધુ ગાણિતિક અર્થમાં લખવું હોય તો આપણે કહીએ કે જો P0 XOR K0 લગભગ P4 XOR K4 ની બરાબર છે તો પછી આપણે cache હિટ સ્ટોપ મેળવીશું બીજી બાજુ જો P0 XOR K0 P4 XOR K4 ની બરાબર નથી તો પછી આપણને cache મિસ મળે છે તેથી નોંધ લો કે આપણે આ શબ્દનો આશરે ઉપયોગ કર્યો છે અને તેને આ આશરે સંકેત આપ્યો છે કારણ કે P0 XOR K0 એ P4 XOR K4 જેવી સમાન કેશ લાઇનમાં આવી શકે છે જે કિસ્સામાં cache હિટ ખરેખર થઈ શકે છે આમ બીજું Pપરેશન P4 XOR K4 ક્યાંતો કacheશ હિટ અથવા કacheશ મિસ પરિણમી શકે છે તો આપણી પાસે જે છે તે આ વિશિષ્ટ લુકઅપ્સમાં ક્યાંક cache હિટ અથવા cache મિસ છે ચાલો હવે માની લઈએ કે ત્યાં cache હિટ છે અને સરળતા માટે ચાલો આ સંભાવનાને સમાનતા સાથે બદલીએ આમ આપણે પાસે P0 XOR K0 એ P4 XOR K4 ની બરાબર છે હવે જો આપણે ફક્ત શરતો ને ફરીથી ગોઠવીએ તો આપણી પાસે P0 XOR 4 એ K0 XOR K4 ની બરાબર હશે હવે જો આ હુમલાખોર સાદા લખાણ ના P0 અને P4 બાઇટ્સ વિશે જાણ્યું છે તો તે સૂચવે છે કે તે કી બિટ્સ K0 XOR K4 ના XOR ને જાણે છે આનો અર્થ એ છે કે હુમલાખોરે ગુપ્ત કી વિશે થોડી માહિતી મેળવી છે જો તમે આને અન્ય રીતે જુઓ K0 આપણે જાણીએ છીએ તે બાઇટ છે તેથી તેમાં 0 થી 255 સુધીના 256 સંભવિત મૂલ્યો છે અને K4 એ એક અન્ય સ્વતંત્ર બાઇટ છે જેમાં 0 થી 255 સંભવિત મૂલ્યો પણ છે તેથી જો આ હુમલાખોરે K0 અને K4 ના મૂલ્યોનો અંદાજ કાઢવો હોય તો આ અમલીકરણને ચલાવ્યા વિના ત્યાં 512 વિવિધ વિકલ્પો છે બીજી તરફ જો હુમલાખોર અમલીકરણ ચલાવે છે અને એક્ઝેક્યુશનનો સમય માપે છે અને cache હિટ્સ અને cache misses ને ઓળખે છે તો અમલની પ્રક્રિયા ચલાવ્યા વગર અનિશ્ચિતતા 512 થી ઘટીને 256 કરતા ઓછી થઈ જાય છે જો હુમલાખોરે K0 અને K4 વિશે અનુમાન લગાવવું હોય તો તમે જુઓ કે ત્યાં 2 16 શક્યતાઓ છે K0 માટે 2 8 અને K4 માટે બીજો 2 8 તો સાથે મળીને 2 16 શક્યતાઓ હશે બીજી બાજુ જો આ હુમલાખોર ખરેખર આ અમલીકરણ ચલાવે છે અને કેશ હિટ અને કેશ મિસ વચ્ચે તફાવત કરવા માટે સક્ષમ છે અથવા હાજર ચેનલ દ્વારા તો પછી આ 2 16 થી 2 8 સુધી ઘટે છે અનિવાર્યપણે જે જરૂરી હશે તે છે કે હુમલાખોર K0 ની કિંમતનો અંદાજ લગાવે છે અને પછી તે ચોક્કસ અનુમાન માટે આ વિશિષ્ટ સમીકરણમા આપેલ મૂલ્ય K4 ની ગણતરી કરી શકે છે તો આ હુમલા પાછળનો ખરેખર આ વિચાર છે હવે આ હુમલો ઇન્ટેલ કોર 2 ડ્યૂઓ અને તેથી વધુ જૂની સિસ્ટમો સાથે ખૂબ સારી રીતે કાર્ય કરે છે પરંતુ i7 જેવી આધુનિક સિસ્ટમો સાથે જે આપણે અહીં જોવા જઇ રહ્યા છીએ તેમ જ i3 અને i5 પ્રોસેસરો પર આ પ્રકારનો હુમલો ખૂબ સફળ નથી તેમ છતાં તેનો ઉપયોગ કી વિશેની અનિશ્ચિતતાને 128 બિટ્સથી ઘણી ઓછી કંઈક સુધી ઘટાડવા માટે થઈ શકે છે તેથી આપણે હવે જે જોઈશું તે વાસ્તવિક કોડ અને કેટલા થયા લખતા આ હુમલોનું નિદર્શન છે આ કોડ વર્ચુઅલ મશીન પર કામ કરી શકશે નહીં જે તમને કોર્સની સાથે આપવામાં આવ્યું હતું તમારે આ પ્રોગ્રામને તેને તમારા ઉબુન્ટુ મશીનો પર ચલાવવા માટે થોડોક બદલવો પડશે અને તેથી અમે તમારી સાથે આ સંપૂર્ણ કોડને શેર કરીશું આ કોડમાં attack c' શામેલ છે જે અનિવાર્યપણે હુમલો છે અને ત્યાં એક લાઇબ્રેરી પણ છે જેમાં AES અમલીકરણ શામેલ છે તેથી આપણે ખરેખર આ AES અમલીકરણ પર એક નજર નાખીશું તો આ AES કોડ Open SSL ની તર્જ પર બનાવવામાં આવ્યો છે Open SSL ની મર્યાદાઓમાંની એક અને નોંધનીય બાબત એ છે કે T 0 થી T4 તો તેઓ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે આ દરેક કોષ્ટકો 32 બિટ્સના છે અને ત્યાં કુલ 256 પ્રવેશો છે આ વિશિષ્ટ કોષ્ટકમાં 1024 તત્વો છે આ કોષ્ટકની જેમ અમારી પાસે બીજું કોષ્ટક Te1 છે જે 1024 બાઇટ્સ Te2 અને Te3 નું પણ છે તો Te4 પણ હાજર છે પરંતુ આપણે આનો ઉપયોગ કરીશું નહીં અને અન્ય કોષ્ટકો જેનો ઉપયોગ હું ડિક્રિપ્શન માટે કરું છું જે આપણા માટે મહત્વપૂર્ણ નથી ચાલો આપણે સીધા જ આ AES એન્ક્રિપ્શન એલ્ગોરિધમ તરફ જઈએ તો આ અલ્ગોરિધમનો જે ઇનપુટ લે છે તે સાદો ટેક્સ્ટ છે તે AES કી લે છે આ વિસ્તૃત કી પર સ્ટ્રક્ચર છે અને તે એન્ક્રિપ્શન કરે છે અને આ વિશિષ્ટ આઉટપુટ દ્વારા સાઇફર ટેક્સ્ટનો ઉપયોગ શોધે છે AES માં વિવિધ પ્રકારના કાર્યો છે પરંતુ જે આપણા માટે મહત્ત્વનું છે તે ફક્ત આ કામગીરી નો સમૂહ છે આ 4 લીટીઓ આવશ્યકપણે આ AES કી માં હાજર ગુપ્ત કીને XOR કરશે અને ઇનપુટ સાથે અહીં એક પોઇન્ટર મેળવવામાં આવશે તો ઇનપુટ્સ અહીં છે ઇનપુટના 16 બાઇટ્સ અને રાઉન્ડ કી તેની સાથે XORed છે પહેલા રાઉન્ડના ઓપરેશન દરમિયાન જેમ આપણે કહ્યું છે ત્યાં અનેક ટેબલ લુકઅપ્સ છે હકીકતમાં આ 4 કોષ્ટકો Te0 Te1 Te2 અને Te3 દરેકમાં 4 લુકઅપ્સ હશે તો પરિણામો XOR છે અને પછી સાઇફરના અન્ય રાઉન્ડમાં પસાર થાય છે તેથી આ cache ટાઇમિંગ એટેક પરિપ્રેક્ષ્યમાંથી સાઇફરનો બાકીનો ભાગ આપણા માટે ખૂબ મહત્વનો નથી તેથી આપણે આગળ વધતા પહેલા આ ખાસ AES અમલીકરણ કરીશું તો આ એક ઓબ્જેક્ટ ફાઇલ 'AES 1024 o' બનાવશે જેને પછી આપણે આપણા હુમલામાં સામેલ કરીશું તો હવે આપણે એટેક કોડ પર જઈશું તે અહીં સમાપ્ત થઈ ગયું છે અને આપણે સીધા જ હુમલાના કાર્ય પર જઈશું અને આપણે જે જોઈએ છીએ તે નીચે મુજબ છે તો અહીં સૌથી પહેલાં આપણે કેટલાક રેન્ડમ પ્લેન ટેક્સ્ટને પસંદ કરીએ છીએ આ સાદા ટેક્સ્ટ pt ની વૈશ્વિક સ્તરે 16 બાઇટ્સ ના array તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે આપણે તેના પર રેન્ડમલી કેટલીક વસ્તુઓ પસંદ કરીએ છીએ અને સાદા ટેક્સ્ટ 0 1 2 અને 3 ના અમુક ચોક્કસ બાઇટ્સ માટે આપણે ઉચ્ચ nibble ને 0 ની બરાબર બનાવીએ છીએ પછી આપણે cleancache નામના આ ફંક્શનને કોલ કરીએ છીએ અને પછી આપણે આ AES encrypt ને કોલ કરીએ છીએ હવે AES એન્ક્રિપ્શન દરમિયાન જે થાય છે તે આ છે એક સાદો ટેક્સ્ટ છે જે પ્રથમ પરિમાણ તરીકે લેવામાં આવે છે અને એક વિસ્તૃત કી છે જે ઉપલબ્ધ છે અને છેવટે આ AES એન્ક્રિપ્શનને ઉત્તેજિત કરશે અને આ સાઇફર ટેક્સ્ટ પ્રાપ્ત થાય છે આ ટાઈમ સ્ટેમ્પ્સનો અહીં તેમજ અહીં આ AES ના અમલ માટે ખરેખર ઉપયોગ કરવામાં આવે છે આ ટાઇમસ્ટેમ્પ્સ કેવી રીતે પ્રોગ્રામ કરેલા છે અને તે ટાઈમ કેવી રીતે મેળવે છે તે જોવા માટે તમે convert ચેનલો વિશેની પહેલાની વિડિઓનો સંદર્ભ લઈ શકો છો આપણા માટે વધુ મહત્વપૂર્ણ એ છે કે આપણે આ ટાઈમનું મૂલ્યાંકન કરીએ છીએ અને સમાન આવર્તન વિતરણનો ઉપયોગ કરીએ છીએ અને ટાઈમને રેકોર્ડ કરવા માટે આંકડાકીય તકનીકો અગાઉ કરવામાં આવી છે અને પછીના તબક્કે ગુપ્ત કી નક્કી કરવા માટે આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામ વિશે વધુ વિગતવાર જઈશું નહીં અને તે ખરેખર એકદમ રસપ્રદ છે અને તમે તેને વિગતવાર વધુ જોઈ શકો છો અને આ વિશિષ્ટ પ્રોગ્રામને ચલાવવાનો પ્રયાસ કરી શકો છો આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે આપણે એક ' make' run કરીએ છીએ અને આઉટપુટ એટેક તરીકે ઓળખાય છે વિચાર એ છે કે આપણે આ હુમલો પણ કરીએ છીએ અને આ સુરક્ષા ચાવી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તો ગુપ્ત કી આ વિશિષ્ટ ફાઇલમાં હાજર છે જેને 'key' કહેવામાં આવે છે આ ફાઇલ ખરેખર AES કોડ દ્વારા વંચાય છે અને તેનો ઉપયોગ એન્ક્રિપ્શન દરમિયાન થાય છે આ ગુપ્ત કીથી શક્ય તેટલા વધુ બાઇટ્સ મેળવવાનો વિચાર છે નોંધવાની પહેલી બાબત એ છે કે અહીં 16 જેટલા બાઇટ્સ છે અને તેથી આપણે 128 બિટ્સનો મુખ્ય કદ મેળવીશું આશા એ છે કે જ્યારે આપણે આ હુમલો ચલાવીશું ત્યારે આપણે કી વિશેની આ અનિશ્ચિતતાને નોંધપાત્ર સ્તરે ઘટાડવામાં સમર્થ થઈશું તેથી રન કરવા માટે આપણે ફક્ત હુમલો રણ કરીએ છીએ અને જે છાપવામાં આવે છે તે અહીંથી સંભવિત કી બાઇટ્સ છે જે 4 થી 15 મી કી બાઇટ્સ છે કૌંસની અંદર છાપેલ કિંમતો તે છે કે જે એટેક પ્રોગ્રામ 4 થી કી ની ઓળખ કરી છે જે દાખલા તરીકે 64 છે એટેક પ્રોગ્રામેં 6 ની ઓળખ કરી છે તે અનિવાર્યપણે કી ના સૌથી નોંધપાત્ર 4 બિટ્સને ઓળખવામાં સક્ષમ છે હવે અહીંની દરેક હરોળ માપદંડોની સંખ્યા કહે છે જે સ્થાન લીધું છે તો ઉદાહરણ તરીકે આ હેક્સાડેસિમલ નોટેશનમાં છે તેથી ઉદાહરણ તરીકે આ વિશિષ્ટ હરોળ એ AES ના એક્ઝેક્યુશન સમયના 1024 માપના 1024 પુનરાવર્તન પછીના હુમલાનાં પરિણામો છે અને આપણે જે જોઈએ છીએ તે આગળની એક બમણી રકમ છે જે 2048 ની પુનરાવર્તનોની આસપાસ છે અને આ રીતે આગળ પણ તેથી જેમ કે આપણે સમયના માપનની સંખ્યામાં વધારો કરીએ છીએ કે જે હુમલામાં પુનરાવર્તનો છે તે ખરેખર વધે છે આપણે જોઈએ છીએ કે પરિણામ વધુ અને વધુ સચોટ બને છે તેથી આ વિશિષ્ટ કોડ એ 2 24 સુધી જવાનો પ્રોગ્રામ છે અને આ પુનરાવૃત્તિ પછીનાં પરિણામો છે તો આપણે જોઈએ છીએ કે આપણી પાસે આ enable છે જેનીઆક્રમણ દ્વારા યોગ્ય આગાહી કરવામાં આવી છે આ અહીં 6 ની ઉપર છે અને હુમલો પણ જે મેળવે છે તે 6 છે જો કે આગળનો બાઇટ જે 50 નો છે આ હુમલો એ 7 મેળવ્યો છે જે ખોટો છે તેથી આ રીતે આપણે હુમલાની ચોકસાઈ શોધી શકીએ છીએ તેથી સમયના અવરોધોને કારણે આપણે આ હુમલો અટકાવી શકીએ છીએ અને ખરેખર મેળવેલ બાઇટ્સની સંખ્યા જોઈ શકીએ છીએ અને ખરેખર સાચી રીતે મેળવેલ બાઇટ્સની સંખ્યા ગણી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે અહીં આ બાઇટ સાચી રીતે મળી છે કારણ કે આ 6 છે તેથી આ બાઇટ્સ સંપૂર્ણ મળી આવ્યા છે તેથી આપણે જો શોધી કાઢીએ કે જો આપણે આ 16 બાઇટ્સના સૌથી નોંધપાત્ર લેબલની તુલના કરીએ અને તેને અહીંના કૌંસની અંદરના પરિણામો સાથે સરખાવીએ તો આપણે શોધી કાઢીએ છીએ કે હુમલો 4 નિબલ્સ ને યોગ્ય રીતે ઓળખી ગયો છે કે આ nibbles અહીં અહીં અને છેલ્લે અહીં આવે છે તો ચાલો જોઈએ કે આપણે ખરેખર કી વિશે કેટલું જાણીએ છીએ ટાઇમિંગ એટેક પહેલાં આપણી પાસે 128 બિટ્સનું કી કદ હતું જેનો અર્થ એ છે કે કી વિશે અનિશ્ચિતતા આવશ્યકપણે 128 બિટ્સ છે વાસ્તવિક કી 2 128 શક્યતાઓમાંની એક છે તેથી આપણે કરેલા ટાઈમિંગ એટેક પછી આપણે જાણ્યું કે ત્યાં 4 નિબલ્સ છે જેની આપણે આગાહી કરી છે તેથી તે એવું છે કે આપણે 4 ની ઓળખ કરી છે જે ગુપ્ત કીના 16 બિટ્સ છે આમ કી વિશેની અનિશ્ચિતતા 128 બિટ્સથી ઘટાડીને '128 બિટ્સ માઇનસ 8' થાય છે તેથી આનો અર્થ એ છે કે ગુપ્ત કી વિશેની અનિશ્ચિતતા ઘટીને 112 બિટ્સ થઈ ગઈ છે તેથી આ રીતે આપણે જોઈએ છીએ કે આપણે ચાવી વિશે અસ્પષ્ટતા ઘટાડવામાં સક્ષમ થયા છીએ આ એક પ્રારંભિક હુમલો છે જે ખરેખર cache મેમરી માટે સૂચવવામાં આવ્યો હતો ત્યાં ઘણા વધુ અદ્યતન હુમલાઓ છે જ્યાં તમે વધુ સચોટતા સાથે ગુપ્ત કી મેળવી શકો છો અમે દર્શકોને આ હુમલો કરવાનો પ્રયાસ કરવા માટે છોડી દઇએ છીએ અને આ દિશામાં અત્યાધુનિક હુમલાઓ પણ વાંચો અને જુઓ કે કેવી રીતે આપણે એન્ટ્રોપી અથવા અનિશ્ચિતતા ઓછી કરી શકીએ